તો હવે ચાલો a લઈએ આ એક ડાઇલેક્ટ્રિક મટિરિયલ છે ડાઇલેક્ટ્રિક મટિરિયલ ફાઇનઇટ કંડકટીવિટી ધરાવે છે તેથી ડાઇલેક્ટ્રિક મટિરિયલ માટે છે તેથી એક ખાસ કેસ જે વારંવાર જોવા મળે છે તે એ છે કે તમારા સિમ્યુલેશન ડોમેન માં તમારી પાસે મેટલ જે પરફેક્ટ મેટલ છે મેટાલિક વેવગાઈડ મેટાલિક એરક્રાફ્ટ ગમે તે હોય તેથી તે એ છે કે જેની સાથે કંડકટીવિટી ઇનફાઇનઇટ રીતે એસોસીએટેડ હશે તેથી આ PEC પરફેક્ટ ઇલેક્ટ્રિક કંડક્ટર હવે એક ડાઇલેક્ટ્રિક મટીરીયલ છે જે સિગ્મા તરફ ઇન્ફીનીટી ધરાવે છે કોઈ વસ્તુને ન્યુમેરીકલી ઇન્ફીનીટી પર મૂકવી એ એક પ્રોબ્લેમ છે તેથી આપણે તેને કોડમાં મૂકતા પહેલા લીમીટ નક્કી કરવાની જરૂર છે તો આ એક્સપ્રેશન નું શું થાય છે સિગ્મા દ્વારા ડિવાઈડ કરો મારો મતલબ તમે સિગ્મા દ્વારા ન્યુમેરેટર અને ડીનોમીનેટર ને ડિવાઈડ કરશો અને લીમીટને યોગ્ય રીતે લેશો તમને અપડેટ કરેલ ઇક્વેશન શું મળશે તે તેની સમાન હશે એટલે કે મારી પાસે તે છે તેથી મેટલની સ્થિતિ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ બાઉન્ડ્રી ની સ્થિતિ મુજબ 0 હોવું જોઈએ પરંતુ આપણા અપડેટ ઇક્વેશન એ પણ મને તે આપવું જોઈએ એવું ન હોવું જોઈએ કે અપડેટ ઇક્વેશન કોઈ અલગ ડાઈરેકશન માં લઈ રહ્યા છે તો ચાલો આપણે જોઈએ તેથી ધારો કે હું કોઈ સમયે ઈન્સ્ટંટ સમયે ઈલેક્ટ્રિક ફિલ્ડ 0 ની બરાબર મૂકું તો ચાલો કહીએ હું મારું સિમ્યુલેશન શરૂ કરું છું મેં મૂક્યું ફીઝીક્સ નો રીસ્પેક્ટ કરવા માટે તે 0 રહે તે વધુ સારું કહેવાય ચાલો જોઈએ કે શું તે અહીં થઈ રહ્યું છે તો પ્રથમ ટર્મ ફક્ત શું છે વિદ્યાર્થી માઈનસ વિદ્યાર્થી માઈનસ માઈનસ યોગ્ય છે તેથી મને મળશે અને તે ટર્મ 0 તરફ જશે અને તેથી મારો અર્થ છે કે તે મને વધુ ઉપયોગી સાબિત થશે કારણકે જો હું તેને PEC ઉપર 0 થી શરુ કરવાનો પ્રયત્ન કરું તો તે 0 તરફ કન્ટીન્યુ જવું જોઈએ વિદ્યાર્થી તો મારે તે સ્પષ્ટ કરવાની જરૂર નથી હા અપડેટ ઇક્વેશન આપોઆપ મારા માટે તે કરી રહ્યું છે તેથી અમુક અર્થમાં હું જે કહું છું તે એ છે કે મારે સ્પષ્ટપણે PEC લોકેશન પર અપડેટ ઇક્વેશન ચાલુ રાખવાની જરૂર નથી હું તેને 0 પર સેટ કરી શકું છું કાં તો હું તેને દરેક સ્ટેપ પર સ્પષ્ટપણે 0 પર સેટ કરી શકું છું અથવા હું અપડેટ ઇક્વેશન રન કરવા દઉં છું તેઓ તેને 0 રાખશે તેથી જો આપણે PEC બાઉન્ડ્રી પર E ને 0 તરીકે શરૂ કરીએ તો તે તે રીતે જ રહે છે તેથી PEC બાઉન્ડ્રી કંડીશન એ ખૂબ જ ટ્રીવીઅલી રીતે સેટીસ્ફાઈડ છે તેથી આપણે જે જોયું તે બે ખૂબ જ સરળ કેસ છે ડાઇલેક્ટ્રિક મટીરીયલ પ્લેન એટલે કે લોસ વિના અને લોસ સાથે તમે જાણો છો શું કરવું આપણને અપડેટ ઇક્વેશન મળે છે અને PEC કરવું પણ ખૂબ જ સિમ્પલ છે તો હવે આપણે ખરેખર પૂછીએ કે હું શું હિંન્ટીગ કરી રહ્યો હતો અને તે અહીં આ ઇક્વેશન પર હતું કે તેમાં કંઈક ખોટું છે તો ચાલો હવે આપણે તેનામાં થોડા ઊંડાણ મા જઈએ તેથી આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના નેચરલ મટીરીયલ્સ ડીસ્પર્ઝીવ થઇ જાય છે તેથી આનો એક ભાગ છે જે હું અહીં મેળવી શકવાનો નથી હું તમને તેના માટે એક રેફરન્સ આપીશ તેથી ઇલેક્ટ્રોડાયનેમિક્સ પર ગ્રિફિથ્સ ના પુસ્તકના ચેપ્ટર 9 માં દરેક વ્યક્તિએ બ્લુ કલરનું પુસ્તક જોયું છે તેથી અહીં તે ખૂબ જ યોગ્ય રીતે વર્ણવે છે કે કેવી રીતે તેના મોડેલો સાથે જોડાયેલ સિમ્પલ સ્પ્રિંગ અને માસ નો ઉપયોગ કરીને ડીસ્પર્ઝીવ મીડીયમનું મોડેલ બનાવવું તેથી સ્પ્રિંગ શું છે અને માસ શું છે તે ઉદાહરણ તરીકે એક એટમ અને એક ન્યુક્લિયસ છે અને ઇલેક્ટ્રોન અથવા મોડેલમાં માસ છે તેથી જો પોઝીટીવલી ચાર્જ થયેલ ન્યુક્લિયસ એ ઇલેક્ટ્રોન હોય તો તેમની વચ્ચે અમુક સ્પ્રિંગ કોન્સ્ટંટ હોય છે જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ તેના પર પડે છે ત્યાં એક ફોર્સ તરીકે પોલેરીઝેશન થાય છે જે આ માસ પર લાગુ થાય છે તેથી જ્યારે તમે બધા ફોર્સ ના સમીકરણોને એકસાથે મૂકો છો અને તેના દ્વારા કાર્ય કરો છો ત્યારે તે ખૂબ જ એલીગંટ ડેરીવેટીવ છે જે તમને બતાવે છે કે ફ્રિકવન્સી રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ ની ફ્રિકવન્સી ડીપેન્ડંસ ત્યાંથી બહાર આવે છે તેથી હું રેકમંડ કરીશ કે તમે તેને સિમ્પલ ડેરીવેટીવ ના થોડાક પેજીસમાં વાંચો આપણે આ મોડેલિંગના કનક્લુઝન સાથે શરૂઆત કરીશું તો સ્પ્રિંગ મોડેલ શું છે સ્પ્રિંગ મોડેલો રેઝોનેટ કરે છે સ્પ્રિંગ એ રેઝોનન્સ માટેનું સૌથી સરળ મોડેલ છે જેનો આપણે બધાએ અભ્યાસ કર્યો છે ઉદાહરણ તરીકે જો સ્પ્રિંગમાં કોઈ ડેમ્પીન્ગ કોએફીસીયંટ ન હોય અને જો હું એકવાર એક્સાઈટેડ થઈ જાઉં તો શું થશે તે હમેશા ચાલતું રહે છે તેથી રેઝોનન્સ તેથી મટીરીયલની સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું ઇન્ટરેકશન પણ છે ત્યાં ઘણા રેઝોનન્સ છે ઉદાહરણ તરીકે માઇક્રોવેવ ઓવેન સિદ્ધાંત શું છે અને શું ત્યાં પાણીના મોલેક્યુલ છે જેનો ચોક્કસ રેઝોનન્સ છે હું તે ફ્રિકવન્સી પર એક EM વેવ મોકલું છું અને તેનાથી રેઝોનન્સની કંડીશન પૂરી થાય છે તે રેઝોનન્સને એક્ષાઈટ કરે છે અને ત્યાં જે પણ મટીરીયલ હોય તેને ગરમ કરે છે તો આ બધું કર્યા પછી તમને શું મળે છે તેથી કન્વેન્શન એ છે કે અત્યાર સુધી આપણે સિમ્બોલનો ઉપયોગ કરતા આવ્યા છીએ જેમ કે આપણે કહીશું કે આ ટાઈમ ડોમેન પિક્ચર છે અને જો મારે તેના ફોરિયર ટ્રાન્સફોર્મ વિશે વાત કરવી છે જે સ્પેક્ટ્રલ કોમ્પોનેન્ટ છે તો હું તેને લખીશ તેથી આ ફ્રીક્વન્સી ડોમેન છે તેથી ગ્રિફિથ્સમાં આ ચર્ચાના નિષ્કર્ષ તરીકે તમે જે મેળવો છો તે છે તેથી તે એક ના ફંક્શન તરીકે હોવું જોઈએ જે ચાલે છે તે વાસ્તવમાં વેક્યુમ છે તેથી આ રીલેશન કે જે આપણે આંખ બંધ કરીને લખતા આવ્યા છીએ તે દરેક વખતે નિશ્ચિત સાચું જ છે પરંતુ ફ્રિકવન્સી ડોમેનમાં ટાઈમના ડોમેનમાં નહીં તેથી મારો મતલબ એ છે કે હું તમને ગ્રિફિથ્સમાંથી ડેરીવેશન બતાવી રહ્યો નથી એવું લાગે છે કે આ ક્યાંથી આવ્યું છે પરંતુ મારો મતલબ એ છે કે તમે રીયાલીસ્ટીક મટીરીયલ સાથે ડીલીંગ કરતા કહ્યું કે આ રીલેશનમાં લખવું ખોટું છે તે થોડીક મુમેન્ટ માટે આપણે તેને માનીશું ટાઈમ ડોમેન સાચું રીલેશન માત્ર ફ્રિકવન્સી ડોમેનમાં છે તેથી આ માત્ર એક હકીકત છે કે આપણે તેને લેવું પડશે અને પાછા જઈને આ ભાગ પાર્ટ વાંચવો પડશે તેથી હવે આ બધું છે તેથી આ ફ્રીક્વન્સી ડોમેનમાં છે તો આના પરિણામે ખરેખર આપણો ટાઈમ ડોમેન રીલેશન શું છે વિદ્યાર્થી કોન્વોલ્યુશન કોન્વોલ્યુશન આ ફ્રીક્વન્સી ડોમેનમાં પ્રોડ્કટ છે તેથી ટાઈમ ડોમેનમાં તે કોન્વોલ્યુશન છે જો હું અહીં ટાઈમ ડોમેન પર જઈશ તો આ બની જશે કોન્વોલ્યુશન એ થી કેટલાક તરફ જશે અને સમાન જે અહી છે મારી પાસે છે એકદમ સિમ્પલ સિગ્નલ અને સીસ્ટમ વિદ્યાર્થી સારું આપણે તેને રાખીશું તો ઉદાહરણ તરીકે એ હકીકત વિશે શું કે આપણું મટીરીયલ કેઝ્યુઅલ છે આ કેઝ્યુલીટીને યોગ્ય રીતે માન આપવું જોઈએ એ ચોક્કસ સમયે ફ્યુચરના પર ડીપેન્ડ ન હોવું જોઈએ તો શું આમાંથી કોઈ લીમીટ બદલાશે વિદ્યાર્થી 0 ખરું અને તેથી કેઝ્યુલીટીને કારણે આ 0 બનશે અને તે જ કારણસર આપણે આપણી ઉપરની લીમીટને t સુધી લીમીટ કરવા જઈ રહ્યા છીએ અન્યથા ફ્યુચરમાં આ તરીકે હશે તેથી આ છે તો આ ખરું પિક્ચર છે તેથી જ્યારે આપણે લખી રહ્યા છીએ કે આ ટાઈમ ડોમેનમાં તે શું સૂચવે છે તે કયા પ્રકારે સેટીસ્ફાય કરે છે તેથી જો હોય તો તે ની વેલ્યુ શું હશે કઈ કંડીશન હેઠળ મને તે એક સિમ્પલ રીલેશન મળશે કોન્વોલ્યુશન રીલેશન ને જુઓ આપણે તેને આ રીતે જ લખવા કરતા તેને બીજી આ રીતે પણ લખી શકાય છે વિદ્યાર્થી ડેલ્ટા ડેલ્ટા ના ફંક્શન તરીકે તેથી પછી આ કોન્વોલ્યુશન મને સિમ્પલ રીલેશન આપે છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો આ એક એવું મટીરીયલ છે જે ઇન્સીડંટ રેડીએશન પર તરત જ રિસ્પોન્સ આપે છે તેથી તમે આ કોન્વોલ્યુશનને જોઈ શકો છો કારણ કે તમે ઇનપુટ સાથે ઈમ્પલ્સ રિસ્પોન્સના કોન્વોલ્યુશનને જાણો છો અને તેથી જો ઇમ્પલ્સ રિસ્પોન્સ ડેલ્ટા ફંક્શન છે તેનો અર્થ એ કે રિસ્પોન્સ ઈન્સ્ટનટેનીયસ છે જે અનરીયાલીસ્ટીક છે જો તમે ધારો કે તમે તેના પર થોડું ફોર્સ લાગુ કરો છો તો કોઈ પણ સ્પ્રિંગને તરત જ રિસ્પોન્સ આપી શકાતો નથી મારો મતલબ છે કે તરત જ કોઈ ઓસિલેશન શરૂ થતું નથી તે થોડો સમય લે છે તેવી જ રીતે જ્યારે તમે ફોર્સિંગ ફંક્શનને દૂર કરો છો ત્યારે તે તરત જ બંધ થતું નથી તે થોડા સમય માટે જાય છે અને પછી અટકી જાય છે તેથી પ્રકૃતિમાં કંઈપણ તાત્કાલિક નથી તેથી આ તે છે જેનો આપણે બધા સાથે ઉપયોગ કરતા આવ્યા છીએ અને હવે આપણે રીયાલીસ્ટીક મટીરીયલમાં શું થાય છે તેની એક થિયરી બનાવીશું તમારા ઈન્ટીગ્રલ ઇક્વેશનના આપણા કેસ માટે આ કોઈ મુદ્દો નહોતો કારણ કે ત્યાં હું સિંગલ ફ્રિકવન્સી સાથે કામ કરી રહ્યો હતો તેથી હું કોઈપણ રીતે ધારી રહ્યો હતો તેથી હું ફ્રિક્વન્સી ડોમેનમાં ઈમ્પલીસીટલી કામ કરતો હતો અને હું આ રીલેશનને ખરેખર સમજ્યા વિના અને એપ્સીલોન ની કિંમતને તે ફ્રિકવન્સી પર મૂક્યા વિના ઉપયોગ કરી રહ્યો હતો તેથી ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ હવે ત્યારે આવે છે જ્યારે હું સ્પષ્ટપણે ટાઈમના ડોમેનમાં હોઉં છું અને મારે ટાઈમ સાથે અને ને શું સંબંધ છે તેની ચિંતા કરવાની જરૂર છે કારણ કે આપણા મેક્સવેલ ના ઇક્વેશન જે રીતે ડીફરન્શીયલ સ્વરૂપમાં તેમને ટાઈમની જરૂર છે તેથી ચાલો ધારીએ કે આ મુખ્ય સમીકરણ છે જેની સાથે આપણે કામ કરવાનું છે તેથી ચાલો એ વિચારવાનો પ્રયાસ કરીએ કે જ્યારે આપણે FDTD માં આ સમીકરણને ઈમ્પ્લીમેંટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે આવનાર ચેલેન્જ શું છે તેથી તમને તમારો Yee સેલ યાદ છે સમયસર અપડેટ છે સ્પેસમાં અપડેટ છે તેથી Yee સેલ ટાઈમ અને સ્પેસ અપડેટ છે તેથી ઉદાહરણ તરીકે આ અગાઉનામાં અહીં આ ઇક્વેશનની ગણતરી કરવા માટે મારે ની કેટલી વેલ્યુને પાસ કરાવી પડશે શું પહેલાની કોઈ વેલ્યુ સ્ટોર કરવી પડશે જે ટાઈમ ઈન્સ્ટંટ અને માત્ર એક અગાઉની ટાઈમની મેગ્નેટીક ફિલ્ડની ઈન્સ્ટંટ સ્ટોર કરવાની જરૂર છે તમે આ રીલેશનમાં અહીં જોઈ શકતા નથી તો મારી કોમ્પ્યુટેશનની મેમરીની જરૂરિયાતોના સંદર્ભમાં તે તમને શું કહે છે મારે ફિલ્ડના ઇતિહાસને સ્ટોર કરવાની જરૂર નથી જો હું કોઈ પ્લોટીંગ અથવા કંઈક કરવા માટે ઇચ્છતો હોઉં તો પણ હા પણ મને ફ્યુચર ટાઈમના દાખલાઓની ગણતરી કરવા માટે તેની જરૂર નથી જો કે શું હવે આ તમને બીજું કંઈક કહે છે તેથી જો હું અહીં આ ઇક્વેશનને માત્ર 0 થી t સુધી જવાનું હોય તો તેથી જો હું ચોક્કસ સમયે ઇચ્છું તો મને ફક્ત તે સમયે જ નહીં પરંતુ મને પૂરી હિસ્ટ્રી ની જરૂર છે નહીં તો હું કેવી રીતે ની તે ઇન્સ્ટંટ પર ગણતરી કરીશ તેથી હવે ડીસ્પ્લેસમેંટ ફિલ્ડ મેળવવા માટે મને ઇલેક્ટ્રિક ફિલ્ડની પૂરી ટાઈમની હિસ્ટ્રીની જરૂર છે મને પહેલા દરેક વસ્તુની જરૂર છે નહીં તો હું આ ઇન્ટિગ્રલની ગણતરી કેવી રીતે કરીશ તેથી તે એક પ્રોબ્લમ છે તે એક મોટો પ્રોબ્લમ છે કારણ કે આની દરેક પોઈન્ટ પર જરૂર છે મારો મતલબ કે Yee ગ્રીડ પર દરેક બિંદુએ આની જરૂર નથી માત્ર એક જ બિંદુએ તમને તેની જરૂર છે તે તમામ પોઈન્ટમાં સ્પેસ છે જેમાં તમારે સમગ્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ હિસ્ટ્રીને હંમેશા માટે સ્ટોર કરવાની જરૂર છે તેથી તે ઈમપ્રેક્ટીકલ છે તેથી આ જોઈને તમે ફક્ત FDTD છોડી દેશો કારણ કે આટલું બધું સ્ટોર કરવું શક્ય નથી તમે ફક્ત તમારા સિમ્યુલેશનને આટલા સમય માટે ચલાવી શકશો અને પછી તમારો સમય સમાપ્ત થઈ જશે તો તમે શું કરશો જયારે આ પ્રકારની સ્થિતિ તમારી સામે આવે ત્યારે એક એન્જીનીયર તરીકે તમે શું કરશો વિદ્યાર્થી નંબરને ઓછા કરવા ટાઈમ હિસ્ટ્રી પ્રમાણે નંબરને ઓછા કરવા વિદ્યાર્થી ટાઈમ તેની સાથે ડીલ કરવાનો તે એક રસ્તો છે તેથી તમે કેટલીક એપ્રોક્સીમેટ એરર ને ફેસ કરશો તેના સિવાય કઈ છે જેની સાથે આપણે ડીલ કરવાની જરૂર છે તે ન્યુમેરિકલ જેવું લાગે છે ન્યુમેરિકલ ક્વોડ્રેચર એ ઇન્ટિગ્રલને ઈમ્પ્લીમેંટ કરવાની એક રીત છે પરંતુ તે તમને મદદ કરશે નહિ આ ઈન્ટીગ્રેશન એ કોઈ ચેલેન્જ નથી તો તમે અહી ક્વોડ્રેચર ના રુલ ને એપ્લાય કરવાનું વિચારી રહ્યા છો પરંતુ પછી તે કાર્ય કરે છે ક્વોડ્રેચર ના રુલ ત્યારે કામ કરે છે જ્યારે તમે જે પોલીનોમીઅલ અથવા ફંક્શનને ઇન્ટીગ્રેટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે સારી રીતે વર્તે છે તે કેટલા પોઈન્ટના આધારે પોલીનોમીઅલ ડિગ્રી સુધી એકયુરેટ હોવું જોઈએ અને તમે જાણતા નથી કે કેટલા જંપી છે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ બનશે વિદ્યાર્થી એરર ઇન્ક્રીઝ થાય છે એરર વધતી જશે ઉદાહરણ તરીકે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ સાઈન વેવ છે તો તમારે સાઈન વેવને ખૂબ મોટી માત્રામાં રજૂ કરવા માટે કેટલા પોલીનોમીઅલની જરૂર છે અને ફાઈનલી તે કન્વર્જ થતું નથી તેથી આપણે શું કરીશું કે આપણે ગણતરી સાથે કોમ્પ્રોમાઈઝિંગ કરવાને બદલે એક સિમ્પલ મોડેલ ધારીશું આપણે પરમીટીની આ ફ્રિકવન્સી ડીપેન્ડંસનું એક સિમ્પલ મોડેલ ધારીશું અને જોશું કે શું તે આપણને સમગ્ર ટાઈમની હિસ્ટ્રીને બચાવવાથી બચાવે છે કે કેમ તેથી આપણો ઉદ્દેશ્ય ડીસ્પર્ઝીવ મટીરીયલને રીઆલીસ્ટીકલી મોડેલ કરવાનો છે અને તે જ સમયે સમગ્ર ફિલ્ડના હિસ્ટ્રીને સ્ટોર કરવાની જરૂર નથી જો આપણે આ મેળવી શકીએ તો હું ડીસ્પર્ઝીવ મટીરીયલ પર FDTD લાગુ કરી શકું છું તેથી પ્લાઝ્મોનિક્સ જેવી વસ્તુઓનું સમગ્ર ફિલ્ડ અને તે પછી જ્યાં તેઓ ક્રીટીકલી પરમીટીવીટી ની ફ્રિકવન્સી ડીપેન્ડસ પર આધાર રાખે છે તે માટે આપણે તેને મોડેલ કરવા સક્ષમ બનવાની જરૂર છે તેથી સામાન્ય રીતે ફ્રિકવન્સીના ફંક્શન તરીકે આ એપ્સીલોન r નું એક ખૂબ જ સિમ્પલ મોડેલ છે જેની ચર્ચા આ ચેપ્ટર 9 માં વિવિધ રેઝોનન્સના સારાંશ તરીકે કરવામાં આવી છે તેથી આ ક્લાસ પછી પાછા જાઓ અને તેને જુઓ આપણે શું કરીશું અમે તેનું એક સિમ્પલ વર્ઝન ધારીશું અને તે કંઈક છે જેનો તમે બધાએ અભ્યાસ કર્યો હશે જો તમે 0 ની બરાબર tau નું એપ્સીલોન r મૂકો છો પરંતુ મારો મતલબ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટેનું મટીરીયલ ત્યાં હમેશા છે જ તે તમને મટીરીયલ માટેનો રિસ્પોન્સ આપે છે જે તમે નથી કહી શકતા વિદ્યાર્થી તેથી જો તે ફક્ત નોન ઝીરો હોય અને ફક્ત તેના દ્વારા જ એક્ષપ્રેસ કરી શકાતો હોય તે ક્યારેય પણ નોન ઝીરો હોતો નથી કારણકે જ્યાં સુધી ત્યાં ફિલ્ડ છે ત્યાં સુધી તે રિસ્પોન્સ ત્યાં જોવા મળે જ છે તેથી તે ક્યારેય 0 બનતો નથી તે તમારા હાથમાં નથી તે ફીઝીકલ છે તે નેચરની પ્રોપર્ટી છે તેથી મારા હાથમાં છે તેથી સૌથી સિમ્પલ મોડેલ એ છે કે જે તમે જોયું છે અને તમે તેના વિષે સાંભળ્યું છે કે Drude મોડેલ વિદ્યાર્થી Lorentzian તમે Lorentzian મોડેલ વિષે સાંભળ્યું હશે તમે Debye મોડેલ વિષે પણ સાંભળ્યું હશે